નમસ્કાર પ્રોજેક્ટ્સ ના નિકાસ સર્વેક્ષણના ઘટક 2 એકમ 17 માં આપનું સ્વાગત છે અગાઉના એકમમાં આપણે પ્રયોગશાળા અને વૈકલ્પિક અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની રચના અને ઉપયોગને સમજ્યા આ એકમમાં આપણે પ્રોજેક્ટ્સ વિષે જોઈશું આ એકમ માટેનું પરિણામ પ્રોજેક્ટ નિકાસ સર્વેક્ષણની રચના અને ઉપયોગને સમજવું હશે પ્રોજેક્ટ્સ સામાન્ય UG ઇજનેરી અભ્યાસક્રમનો મુખ્ય ઘટક છે તે કોલ્બ મોડલ પર આધારિત પ્રાયોગિક શિક્ષણ અભિગમ માટેનો આધાર બને છે જે વિષે આપણે સૂચના પરના આગામી એકમમાં ચર્ચા કરીશું હવે ફરી પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં વિશાળ વિવિધતાઓ છે પરંતુ સામાન્ય રીતે પ્રોજેક્ટ્સ નાના પ્રોજેક્ટ અથવા મોટા પ્રોજેક્ટ અથવા અંતિમ વર્ષનો પ્રોજેક્ટ હોઈ શકે છે સામાન્ય રીતે સંબંધિત પ્રયોગશાળાની જગ્યાએ નાના પ્રોજેક્ટ નિયમિત અભ્યાસક્રમના ભાગ રૂપે આપી શકાય છે પરંતુ કેટલીકવાર પ્રયોગશાળા તેમજ નાના પ્રોજેક્ટ બંને હોઈ શકે છે અથવા તે સ્વયં જ અલગ અભ્યાસક્રમ તરીકે રજૂ કરી શકાય છે ઉદાહરણ તરીકે 00 2 ના ભાર માળખામાં તેનો અર્થ છે 0 સૈદ્ધાંતિક વર્ગના કલાક 0 અનુશિક્ષણના કલાક 2 ભાર પ્રયોગશાળાના પરંતુ તે એક નાનો પ્રોજેક્ટ છે આ સ્તર1 સંસ્થાઓમાં વધુ સામાન્ય છે જો કે કેટલીક સ્તર 2 સંસ્થાઓમાં પણ પ્રશિક્ષકોને સતત આંતરિક મૂલ્યાંકન લાગુ કરવાની રીતમાં ચોક્કસ માત્રામાં સ્વતંત્રતા આપવામાં આવે છે પછી પ્રશિક્ષક વિદ્યાર્થીઓને નાના પ્રોજેક્ટ ના વિકલ્પ આપી શકે છે તેનો અવકાશ મર્યાદિત છે કારણ કે તે એક સત્રમાં જ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ અન્ય અભ્યાસક્રમો પણ ભણે છે નાના પ્રોજેક્ટ નો અવકાશ મર્યાદિત છે મોટા પ્રોજેક્ટ સામાન્ય રીતે અંતિમ સત્રમાં અથવા અંતિમ વર્ષમાં 7મા અને 8મા સત્રમાં એકસાથે કરવામાં આવે છે અને તેનો નોંધપાત્ર ભાર હોય છે તેથી વિદ્યાર્થીઓ માટે તે એક મુખ્ય પ્રવૃત્તિ છે અને મોટાભાગની સંસ્થાઓમાં આ એક મુખ્ય પ્રવૃત્તિ છે ઘણી ઓછી સંખ્યામાં સંસ્થાઓ વિદ્યાર્થીઓને પસંદગી આપવામાં આવે છે તેઓ મુખ્ય પ્રોજેક્ટ કરી શકે છે અથવા કેટલાક વધારાના અભ્યાસક્રમ કાર્ય કરી શકે છે પરંતુ તે ભાગ્યે જ થાય છે એકંદરે મોટાભાગની સંસ્થાઓમાં મુખ્ય પ્રોજેક્ટ એ મુખ્ય પ્રવૃત્તિ છે પ્રોજેક્ટ્સ નું મહત્વ એ છે કે તેઓ ઘણા PO ને સંબોધિત કરવાની ક્ષમતા ધરાવે છે જેને આજના ઇજનેરી અભ્યાસક્રમના સામાન્ય અભ્યાસક્રમો દ્વારા સરળતાથી સંબોધિત કરી શકાતા નથી વાસ્તવમાં PO6 થી PO12 ઇજનેરી અને સમાજ સાથે સંબંધિત પર્યાવરણ અને ટકાઉપણું સાથે સંબંધિત નીતિશાસ્ત્ર પ્રોજેક્ટ આયોજન અને અર્થવ્યવસ્થા સાથે સંબંધિત આ તમામ પ્રકારના PO આજકાલના અભ્યાસક્રમમાં પરંપરાગત પાઠ્યક્રમો દ્વારા આને સંબોધવું ખૂબ મુશ્કેલ છે પરંતુ જો યોગ્ય રીતે આયોજન અને વ્યવસ્થાપન કરવામાં આવે તો પ્રોજેક્ટ માં આ તમામ POને સંબોધિત કરવાની ક્ષમતા છે દેખીતી રીતે જ નાના પ્રોજેક્ટ્સ માં મર્યાદિત અવકાશ હોય છે પરંતુ મુખ્ય પ્રોજેક્ટ ખરેખર આ તમામ PO ને ખૂબ અસરકારક રીતે સંબોધિત કરી શકે છે પરંતુ મુખ્ય પ્રોજેક્ટ ચોક્કસ PO ને સંબોધી શકે તે માટે પ્રોજેક્ટ માર્ગદર્શિકામાં આ PO ને સંબોધવાની જરૂરિયાત શામેલ હોવી જોઈએ ઉદાહરણ તરીકે જો પ્રોજેક્ટમાં નૈતિક મૂલ્ય ના મુદ્દાને સંબોધન કરવામાં આવે છે તો સ્પષ્ટપણે માર્ગદર્શિકામાં સાહિત્યચોરી વિશે કંઈક શામેલ હોવું જોઈએ તે જ પ્રકારે જો કોઈ અન્ય PO પર ધ્યાન આપવું હોય તો માર્ગદર્શિકા સ્પષ્ટ હોવી જોઈએ કે વિદ્યાર્થીઓએ તેમના મુખ્ય પ્રોજેક્ટ ને અમલમાં મૂકતી વખતે તે મુદ્દાઓ પર ધ્યાન આપવું આવશ્યક છે પ્રોજેક્ટ નિયંત્રણમાં આવા PO ને સંબોધિત કરવાના મુદ્દાનું પણ સ્પષ્ટપણે મૂલ્યાંકન થવું જોઈએ શું કાર્ય ખરેખર તે PO ને સંબોધિત કરી રહ્યું છે કે નહીં તે નિયંત્રણ પ્રવૃત્તિના ભાગ રૂપે સમાવિષ્ટ થવું આવશ્યક છે રુબ્રિક્સ માં આવા PO સાથે સંબંધિત વિશેષતાઓનો સમાવેશ થવો જોઈએ તો જ આપણે દાવો કરી શકીએ કે ખરેખર પ્રોજેક્ટ તે PO ને સંબોધિત કરી રહ્યા છે અને હંમેશની જેમ વિદ્યાર્થીઓ સાથે રૂબ્રિક્સ વહેંચવા જોઈએ જો આપણે આ તમામ મુદ્દાઓનું ધ્યાન રાખીએ તો આપણે સુનિશ્ચિત કરી શકીએ કે મુખ્ય પ્રોજેક્ટ આ તમામ POને સંબોધિત કરે છે જેને પરંપરાગત અભ્યાસક્રમો દ્વારા સંબોધવા ખૂબ મુશ્કેલ છે જ્યારે આપણે નાના પ્રોજેક્ટ્સ માટેના નિકાસ સર્વેક્ષણને જોઈએ છીએ ત્યારે ફરી આપણે પાસે વિકલ્પો છે નાના પ્રોજેક્ટ ને નિયમિત અભ્યાસક્રમના ભાગ રૂપે અમલમાં મૂકી શકાય છે અથવા તેને સ્વતંત્ર અલગ અભ્યાસક્રમ તરીકે પ્રસ્તુત કરવામાં આવી શકે છે જ્યારે નાના પ્રોજેક્ટ ને નિયમિત અભ્યાસક્રમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે નિકાસ સર્વેક્ષણ કેટલાક અંશે એક નિયમિત અભ્યાસક્રમના પ્રયોગશાળા ઘટક માટેના નિકાસ સર્વેક્ષણ સમાન હોય છે એ અર્થમાં કે આપણે જે પણ પ્રશ્નો પૂછીએ છીએ તે અહીં પણ લાગુ પડે છે નાના પ્રોજેક્ટ કેવી રીતે અમલમાં મુકવામાં આવે છે તેના આધારે કેટલાક વધારાના પ્રશ્નો નિકાસ સર્વેક્ષણમાં સામેલ કરી શકાય છે ઉદાહરણ તરીકે જો નાના પ્રોજેક્ટ ને જૂથ પ્રવૃત્તિ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો હોય તો 2 અથવા 3 વિદ્યાર્થીઓ નાના પ્રોજેક્ટ ને બનાવવા માટે એકસાથે ભેગા થાય છે તો આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ જેમ કે - "નાના પ્રોજેક્ટ થી જૂથમાં સરળતાથી કામ કરવામાં સહાય થાય છે " આ સ્વાભાવિક રીતે જૂથકાર્ય ના સંદર્ભમાં PO સાથે સંબંધિત છે આપણે એ પ્રશ્ન પણ પૂછી શકીએ છીએ વ્યક્તિગત યોગદાનનું મૂલ્યાંકન ઉચિત હતું આ પણ જૂથકાર્ય સાથે સંબંધિત છે જો નાના પ્રોજેક્ટ ને અલગ અભ્યાસક્રમ તરીકે રજૂ કરવામાં આવે તો કેટલીક વધારાની વિચારણાઓ આવે છે જ્યારે નાના પ્રોજેક્ટ ને એક અલગ અભ્યાસક્રમ તરીકે રજૂ કરવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સારું પ્રાયોગિક શિક્ષણ પ્રદાન કરવા માટે રચાયેલ છે તે ખૂબ જ તીવ્ર પરંતુ મર્યાદિત ધ્યાન ધરાવે છે એ અર્થમાં કે વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનો અનુભવ પ્રદાન કરવા માટે એક અલગ અભ્યાસક્રમ તરીકે નાનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે મોટે ભાગે ચોક્કસ મુક્ત પ્રયોગો હોય છે અને તેઓ પ્રકૃતિમાં સંશોધનાત્મક હોય છે પરંતુ તેમનું ધ્યાન અમુક મર્યાદિત હોય છે ઉદાહરણ તરીકે પ્રથમ વર્ષમાં ડિઝાઇન વિચારસરણી અથવા ક્યારેક બીજા વર્ષમાં અથવા પ્રથમ વર્ષમાં સામાજિક ઉદ્યોગ સાહસિકતા સંબંધિત પ્રવૃત્તિ હોઈ શકે છે અને આપણે તે ક્ષેત્રમાં એક લઘુ પ્રોજેક્ટ રજૂ કરી શકીએ છીએ આ બધા નાના પ્રોજેક્ટ અલગ અભ્યાસક્રમ તરીકે રજૂ કરવામાં આવે છે કોઈપણ અન્ય અભ્યાસક્રમની જેમ એક નાના પ્રોજેક્ટ ને પણ ફરી વખત રજૂ કરવામાં આવે ત્યારે તેને સુધારવાની જરૂર છે જો નાના પ્રોજેક્ટ ને સત્રમાં સ્વતંત્ર અભ્યાસક્રમ તરીકે રજૂ કરવામાં આવે તો આપણે તેને અન્ય કોઈપણ અભ્યાસક્રમ તરીકે માની શકીએ છીએ આ એક વિકલ્પ છે આપણે તેને મુખ્ય પ્રોજેક્ટ ની જેમ પણ માની શકીએ છીએ તે બીજો વિકલ્પ છે જો આપ આને અન્ય કોઈ અભ્યાસક્રમ તરીકે ગણો છો તો અવકાશના આધારે CO વિકસાવવા PO અને PSO ને CO નું આલેખન કરવું CO પ્રાપ્તિ માટે લક્ષ્યો નિર્ધારિત કરવા COs ની વાસ્તવિક પ્રાપ્તિને માપવા નિકાસ સર્વેક્ષણમાંથી પ્રતિસાદ એકત્રિત કરવા CO પ્રાપ્તિ અને પ્રતિસાદ માહિતીમાં જ્યારે ફરી વખતે સમાન અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે સુધારાઓની યોજના બનાવવી એ ઇચ્છનીય રહેશે ઉદાહરણ તરીકે જો આપ આ પ્રકારની માહિતીના આધારે એક વર્ષમાં ડિઝાઇન વિચારસરણીનો અભ્યાસક્રમ રજૂ કરો તો ફરી વખતે સમાન અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે આ રજૂઆતને કેવી રીતે વધુ સારી બનાવવી તે આપણે વિચારી શકીએ છીએ આગલી વખતે ડિઝાઇન વિચારસરણી પર લઘુ પ્રોજેક્ટ આપવામાં આવશે અલબત્ત લઘુ પ્રોજેક્ટ ના COs મોટાભાગે PO જેવા હોય છે ઉદાહરણ ડિઝાઇન વિચારસરણી પર 002 લઘુ પ્રોજેક્ટ અભ્યાસક્રમનો વિચાર કરો 0 સૈદ્ધાંતિક વર્ગના કલાક 0 અનુશિક્ષણના કલાક અને 4 કલાક પ્રયોગશાળા કાર્યને સમર્પિત બે ભાર CO એ હોઈ શકે છે અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અનૌપચારિક અથવા અર્ધ પૂર્વમાં વર્ણવેલ વપરાશકર્તાની આવશ્યકતાઓમાંથી ઇજનેરી સમસ્યા તૈયાર કરવામાં સક્ષમ થશે તેથી આપણે જે રીતે લઘુ પ્રોજેક્ટ નું આયોજન કરીએ છીએ સંભવતઃ આપણે વપરાશકર્તાની આવશ્યકતાઓના સ્પષ્ટીકરણ સાથે પ્રારંભ કરીએ છીએ પરંતુ અનૌપચારિક અથવા અર્ધ ઔપચારિક રીતે અંગ્રેજીમાં અને પ્રથમ પગલા તરીકે વિદ્યાર્થીઓ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ચોક્કસ ઇજનેરી સમસ્યાના રૂપે તૈયાર કરે ઔપચારિક રીતે સમસ્યાનું નિવેદન કરે હવે આ CO લગભગ PO2 જેવું છે અન્ય એક CO હોઈ શકે છે અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીઓ કિંમતના આધારે ડિઝાઇન વિકલ્પોની તુલના કરી શકશે જો મિની પ્રોજેક્ટ નું આયોજન આ પ્રકારે કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી ડિઝાઇન ના આધારે મૂલ્ય નક્કી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે તો વિદ્યાર્થીઓને કમસે કમ બે ડિઝાઇન વિકલ્પો પ્રદાન કરવા માટે કહેવામાં આવી શકે છે પછી મૂલ્યના આધારે તેમની સરખામણી કરવી તેથી જો COs પૈકી એક છે અભ્યાસક્રમના અંતે વિદ્યાર્થીઓ મૂલ્યના આધારે ડિઝાઇન વિકલ્પોની તુલના કરી શકશે તો આ CO PO11 પ્રોજેક્ટ પ્રબંધન અને વિત્તની તદ્દન નજીક છે આમ આવા અભ્યાસક્રમોમાં CO PO માપાંકન પ્રમાણમાં સીધું અને સરળ હોય છે કારણ કે CO લગભગ PO જેવું લાગે છે લઘુ પ્રોજેક્ટને મુખ્ય પ્રોજેક્ટ ની જેમ જ માનવું પણ શક્ય છે એનો અર્થ એ કે અલગથી CO નથી બનાવવાના લઘુ પ્રોજેક્ટ્સ ને સીધા PO અને PSO સાથે માપાંકન કરવામાં આવે છે અને લઘુ પ્રોજેક્ટનું મૂલ્યાંકન મુખ્ય પ્રોજેક્ટ તરીકે કરવામાં આવે છે લેખિત અહેવાલ પ્રદર્શન મૌખિક હોઈ શકે છે અને POs અને PSO ની પ્રાપ્તિ રૂબ્રિક્સ નો ઉપયોગ કરીને કરવામાં આવે છે રૂબ્રિક્સ નો ઉપયોગ કરીને નાના પ્રોજેક્ટ નું મૂલ્યાંકન કરવામાં આવે એ પણ શક્ય છે નિકાસ સર્વેક્ષણની માહિતીનો ઉપયોગ નાના પ્રોજેક્ટ ને ફરી વખત પ્રસ્તુત કરવામાં આવે ત્યારે સ્વતંત્ર અભ્યાસક્રમ તરીકે અમલીકરણમાં સુધારો કરવા માટે કરવામાં આવે છે તો નાના પ્રોજેક્ટ ને આ બેમાંથી કોઈ પણ રીતે ધ્યાનમાં લઇ શકાય છે સ્વતંત્ર અભ્યાસક્રમ તરીકે રજૂ કરાયેલા નાના પ્રોજેક્ટ માટેના નિકાસ સર્વેક્ષણમાં પ્રશ્નો નિયમિત અભ્યાસક્રમના ભાગરૂપ નાના પ્રોજેક્ટ માટેના પ્રશ્નો જેવા જ હોય છે પરંતુ નિકાસ સર્વેક્ષણમાં અમુક વધારાના પ્રશ્નો મૂકી શકાય છે COs પેહેલેથી જણાવવામાં આવ્યા હતા જો આપણે COs લખી રહ્યા છીએ અને તેમને માપી રહ્યા છીએ COs સ્પષ્ટ હતા અભ્યાસક્રમમાં સંભવિત પ્રવૃત્તિઓ જણાવેલ COs પ્રાપ્ત કરવામાં મદદરૂપ હતી સમસ્યાના નિર્માણમાં સંલગ્ન મુદ્દાઓને સમજવામાં મને મદદ કરી પીઓ સાથે સંબંધિત જરૂરી સાહિત્ય સર્વેક્ષણેથી મને સ્વ શિક્ષણને વધુ સારું બનાવવામાં સહાય મળી બીજા PO PO12 થી સંબંધિત પ્રશિક્ષક અને તકનીકી સહાયક કર્મચારીઓ ખૂબ મદદરૂપ હતા આ પ્રકારે આપણે નાના પ્રોજેક્ટ માટે નિકાસ સર્વેક્ષણમાં અમુક પ્રશ્નો ઉમેરી શકીએ છીએ જ્યારે તેને સ્વતંત્ર અભ્યાસક્રમ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે મુખ્ય પ્રોજેક્ટ સામાન્ય રીતે આ મુખ્ય પ્રવૃત્તિ છે મોટાભાગની સંસ્થાઓમાં તે ફરજિયાત પ્રવૃત્તિ છે અને તે અંતિમ સત્રમાં અથવા અંતિમ બે સત્ર 7મા અને 8મા સત્રમાં કરવામાં આવે છે અને સામાન્ય રીતે તે એક જૂથ પ્રવૃત્તિ છે પ્રત્યેક જૂથમાં 2 થી 4 વિદ્યાર્થીઓ મોટું જૂથ પણ હોય શકે છે પણ એવું ક્યારેક જ થાય છે તેવી જ રીતે ખૂબ જ દુર્લભ અને અપવાદરૂપ પરિસ્થિતિઓમાં એક વિદ્યાર્થીને પ્રોજેક્ટ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે પરંતુ આ બધું ખૂબ જ દુર્લભ અને અપવાદરૂપ છે લાક્ષણિક રીતે તે એક જૂથ પ્રવૃત્તિ છે અને તે સંસ્થામાં આંતરિક રીતે અથવા કોઈ બહારની સંસ્થામાં બાહ્ય માર્ગદર્શક હેઠળ કરી શકાય છે પરંતુ આંતરિક માર્ગદર્શકની દેખરેખ હેઠળ ઘણી સંસ્થાઓમાં તેવી પણ અનુમતિ આપવામાં આવે અને સતત આંતરિક મૂલ્યાંકન સમયાંતરે દેખરેખના આધારે કરવામાં આવે છે આ પ્રકારની દેખરેખ કેટલી વાર થવી જોઈએ તેના માટે દિશાનિર્દેશ છે અને તેના આધારે CIE નક્કી કરવામાં આવે છે અને સત્ર ના અંતનું મૂલ્યાંકન સામાન્ય રીતે જૂથ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ લેખિત અહેવાલ કરેલા કાર્યનું નિદર્શન પછી અંતિમ પ્રસ્તુતિ અને મૌખિક કસોટી પર આધારિત હોય છે સામાન્ય રીતે આ SEE ના ઘટકો છે સામાન્ય રીતે સંસ્થાઓમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિના સરળ સંગઠન અને અમલીકરણ માટે ઘણી પ્રક્રિયાઓ હોય છે પ્રોજેક્ટ જૂથ બનાવવા માટેની પ્રક્રિયાઓ છે સંસ્થા પાસે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે ફક્ત ક્રમાંક એટલે કે અનુક્રમના આધારે જૂથ બનાવી શકાય છે તેઓ વિભાગના વડાની ધારણાઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની રુચિ પર આધારિત હોઈ શકે છે કેટલીકવાર અમુક સારા વિદ્યાર્થીઓને પ્રમાણમાં નબળા વિદ્યાર્થીઓ સાથે રાખી શકાય છે ઘણા બધા વિકલ્પો છે અને ઘણી સંસ્થાઓ આને અલગ અલગ રીતે અમલમાં મૂકે છે પરંતુ તે મહત્વની પ્રવૃત્તિઓમાંની એક છે અને પ્રોજેક્ટ જૂથની રચના કેવી રીતે કરવી તેના પર સંસ્થામાં પ્રક્રિયાને પરિભાષિત કરવામાં આવે છે પ્રોજેક્ટ્સ ની ઓળખ અહીં ફરી આપણી પાસે વિકલ્પો છે કેટલીકવાર વિભાગ ઉપલબ્ધ પ્રોજેક્ટ્સ ની સૂચિ મૂકે છે સૂચિ સૂચના પટ પર ઉપલબ્ધ હોય છે અને તેમાંથી વિદ્યાર્થીઓ તેમની પસંદગીઓ આપે છે કેટલીકવાર વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે અને આ વિચારોને વિભાગ સ્તરે ધ્યાનમાં લઈ શકાય છે અને કેટલીકવાર તે પ્રોજેક્ટ ને ઓળખવા માટેનો આધાર બને છે ફરીથી વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે જૂથને પ્રોજેક્ટ ની ફાળવણી પ્રોજેક્ટ ને માર્ગદર્શકની ફાળવણી ફરીથી અહીં સમાવેશ કરવામાં આવે છે વિદ્યાર્થીની પસંદગીઓ તેમજ માર્ગદર્શકની પસંદગીઓ હોઈ શકે છે તેથી તેના આધારે એક પ્રક્રિયા છે જેના દ્વારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શક ફાળવવામાં આવે છે CIE અને સંકળાયેલ રૂબ્રિક્સ માટે મૂલ્યાંકન પત્રક આ પણ અગાઉથી સ્પષ્ટ કરવામાં આવે છે નિરીક્ષણ કેટલી વાર થાય છે અને નિરીક્ષણમાં વાસ્તવમાં શું થાય છે આ નિરીક્ષણ મુલાકાત માં વિદ્યાર્થીઓ પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે અને કયા રૂબ્રિક્સ છે જેના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે આ પણ પ્રક્રિયાનો એક ભાગ છે પછી અંતિમ મૂલ્યાંકન માટે પણ સામાન્ય રીતે આપણી પાસે રૂબ્રિક્સ હોય છે આમ આપણી પાસે પ્રોજેક્ટ સંબંધિત આ તમામ પ્રવૃત્તિઓ માટેની પ્રક્રિયાઓ છે આ તમામ પાસાઓને લગતા પ્રશ્નો નિકાસ સર્વેક્ષણમાં હોઈ શકે છે તો પ્રક્રિયાઓ વિશે આપણી પાસે સામાન્ય પ્રશ્નો હોઈ શકે છે પ્રોજેક્ટ જૂથ જે રીતે રચાય છે તેનાથી આપ સંતુષ્ટ છો કારણ કે તે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું એક મહત્વપૂર્ણ પાસું છે આપની પાસે આપની રુચિના પ્રોજેક્ટ ને ઓળખવાનો વિકલ્પ હતો શું તે વિકલ્પ આપવામાં આવ્યો હતો માર્ગદર્શકની ફાળવણી ઉદ્દેશ્યપૂર્ણ હતી ચોક્કસ માપદંડોના આધારે પ્રક્રિયા લાગુ કરવામાં આવી હતી માર્ગદર્શકની ફાળવણી સંતોષકારક હતી ભલે પ્રક્રિયા તો હતી પણ તે સંતોષકારક હતી માર્ગદર્શક તરફથી મદદરૂપ સમર્થન વિશેષ રૂપે જો પ્રોજેક્ટ બહારની સંસ્થામાં કરવામાં આવ્યો હોય તો આંતરિક માર્ગદર્શક દ્વારા કયા પ્રકારનું સમર્થન આપવામાં આવ્યું હતું તેથી આપણે વિશેષ કરીને માર્ગદર્શક તરફથી મદદ સમર્થનનો ઉલ્લેખ કરી શકીએ છીએ રુબ્રિક્સ પેહેલેથી જણાવવામાં આવ્યા હતા રુબ્રિક્સ સ્પષ્ટ હતા જૂથમાં વ્યક્તિના યોગદાનનું મૂલ્યાંકન નિષ્પક્ષ હતું તે જરૂરી છે કારણ કે તે એક જૂથ કાર્ય છે અને પ્રોજેક્ટ ના મૂલ્યાંકન દરમિયાન સામાન્ય રીતે વ્યક્તિના યોગદાનનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેના માટે ચોક્કસ ગુણ ફાળવવામાં આવે છે જૂથ કાર્યમાં વ્યક્તિના યોગદાનનું મૂલ્યાંકન શું તે વિદ્યાર્થીઓની ધારણા પ્રમાણે નિષ્પક્ષ છે નોંધપાત્ર એ છે આ માત્ર વિદ્યાર્થીઓની ધારણાઓ છે કારણ કે તે એક સર્વેક્ષણ છે પછી આપણે સંસાધનો વિશે સામાન્ય પ્રશ્ન પૂછી શકીએ છીએ પ્રોજેક્ટ પ્રયોગશાળા સુધી પંહોંચ સરળ હતી મોટાભાગની સંસ્થાઓ પાસે એક અલગ સમર્પિત પ્રોજેક્ટ પ્રયોગશાળા હોય છે જેની ઉપલબ્ધી એ અર્થમાં વધુ સુવિધાજનક છે કે પ્રોજેક્ટ કાર્યશાળા માટેના નિયંત્રણો અને સમય નિયમિત પ્રયોગશાળાઓની તુલનામાં વધુ સુવિધાજનક છે જો આવી પ્રોજેક્ટ પ્રયોગશાળા ઉપલબ્ધ હોય જેમ કે હકીકતમાં તે NBA અંતર્ગત પણ આવશ્યક છે તો વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ ને સંસ્થામાં અમલમાં મૂકવા માટે તે વધુ મદદરૂપ થશે તેથી પ્રોજેક્ટ પ્રયોગશાળાની પંહોંચ સરળ અને સુવિધાજનક હતી પર્યાપ્ત પ્રયોગશાળા સંસાધનો ઉપલબ્ધ હતા "પુસ્તકાલયની સવલતો પર્યાપ્ત હતી" કારણ કે મોટાભાગે પ્રોજેક્ટ તાજેતરના વિચારોના આધારે કરવામાં આવે છે જર્નલ્સ ની ઉપલબ્ધી ખૂબ જ મહત્વપૂર્ણ છે સંદર્ભો સંદર્ભ પુસ્તકો અને તે બધાની ઉપલબ્ધી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રસંગોપાત જો તે આપણા પુસ્તકાલયમાં ઉપલબ્ધ ન હોય તો જો આ પુસ્તકાલયનો અન્ય પુસ્તકાલયો સાથે સંસાધનોની વહેંચણી માટે કરાર કરવામાં આવે તો તે મદદરૂપ થશે તો આપણે પૂછી શકીએ છીએ અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી પુસ્તકાલયોની ઉપલબ્ધી શું આવી સુવિધા અસ્તિત્વમાં છે પછી નાણાકીય સહાય કદાચ મર્યાદિત સંસ્થાઓની પોતાની મર્યાદાઓ હોય છે તેથી નાણાકીય સહાય મર્યાદિત હોઈ શકે છે પરંતુ કમ સે કમ મર્યાદિત રીતે શું સંસ્થા તરફથી નાણાકીય સહાય ઉપલબ્ધ છે ખાસ કરીને એવા પ્રોજેક્ટ જેમાં સામગ્રીની ખરીદી વિશિષ્ટ ઘટકો અને નિર્માણ કાર્ય સામેલ છે આવી તમામ બાબતોમાં ખર્ચ સામેલ છે અને સંસ્થા કેટલી હદે નાણાકીય સહાય પૂરી પાડે છે તે પણ એક મહત્વપૂર્ણ પરિમાણ છે સંસ્થા તરફથી નાણાકીય સહાય ઉપલબ્ધ છે કે કેમ તે આપણે પૂછી શકીએ છીએ પ્રોજેક્ટ્સ માં ઘણા PO ને સંબોધવાની ક્ષમતા હોય છે સામાન્ય રીતે પરંપરાગત અભ્યાસક્રમો કોઈપણ ઇજનેરી અભ્યાસક્રમના નિયમિત અભ્યાસક્રમો દ્વારા સરળતાથી સંબોધિત ન કરી શકાય તેવા PO યોગ્ય આયોજન સાથે પ્રોજેક્ટ આ તમામ POને સંબોધિત કરી શકે છે પ્રોજેક્ટ માર્ગદર્શિકા અને રૂબ્રિક્સ અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે માર્ગદર્શિકામાં વિશેષ રૂપે તે PO ને સંબોધવા માટે હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવો આવશ્યક છે અને રૂબ્રિક્સ માં તે PO સાથે સંબંધિત વિશેષતાઓ હોવી આવશ્યક છે જો આમ કરવામાં આવે તો નિકાસ સર્વેક્ષણમાં પૂછવામાં આવતા પ્રશ્નો તે PO સાથે સંબંધિત હોઈ શકે છે તેથી નિકાસ સર્વેક્ષણમાં આપણે જે પ્રશ્નોનો સમાવેશ કરી શકીએ તે આવા આયોજન પર આધાર રાખે છે જો માર્ગદર્શિકા અને રૂબ્રિક્સ ચોક્કસ PO ના સંદર્ભમાં વિશિષ્ટ હોય તો આપણે જે પ્રશ્નો પૂછી શકીએ છીએ સામાન્ય પ્રશ્નો તે આ પ્રકારે હોઈ શકે છે પ્રોજેક્ટ કાર્યએ મને ઇજનેરી સમસ્યાનું નિરૂપણ સમજવામાં મદદ કરી સમસ્યાના અનૌપચારિક અથવા અર્ધ ઔપચારિક વર્ણનમાંથી આપણે ઉકેલવા માટેની ઇજનેરી સમસ્યાનો ઉલ્લેખ કરીએ છીએ તેથી સમસ્યાનું નિર્માણ એ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે જેનો વિદ્યાર્થીઓએ વિકાસ કરવો જોઈએ અને તેનું પ્રદર્શન કરવું જોઈએ તેથી આપણે તેને સંબંધિત પ્રશ્ન પૂછી શકીએ છીએ આપેલ સમસ્યાથી સંબંધિત સાહિત્ય સર્વેક્ષણ કરવા માટે આપ હવે કેટલો વિશ્વાસ અનુભવો છો સ્વ શિક્ષણ સાથે સંબંધિત પ્રોજેક્ટ કાર્યએ મને માહિતીના વિશ્લેષણ અને અર્થઘટનની સમજમાં મદદ કરી સામાન્ય રીતે પ્રોજેક્ટ કાર્ય ચોક્કસ મુક્ત પ્રકૃતિના હોય છે તેથી જ્યારે માહિતી એકત્રિત કરવામાં આવે છે ત્યારે માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન એ એક નિર્ણાયક પાસું છે માહિતીના વિશ્લેષણ અને અર્થઘટનની મારી સમજણમાં પ્રોજેક્ટ કાર્યએ મને કેટલી હદે મદદ કરી પ્રોજેક્ટ કાર્યએ મને આધુનિક સાધનોના ઉપયોગ અને તેમની મર્યાદાઓને સમજવામાં આત્મવિશ્વાસ આપ્યો છે આપણે આને એક પ્રશ્ન તરીકે પૂછી શકીએ છીએ અથવા તેને બે પ્રશ્નોમાં વિભાજિત કરી શકીએ છીએ પ્રોજેક્ટ કાર્યથી મને વધુ સારા સમૂહ સભ્ય બનવામાં મદદ મળી જૂથ કાર્ય હોવાના કારણે પ્રોજેક્ટ કાર્યનું ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામ પ્રોજેક્ટ અહેવાલ લખતી વખતે હું સાહિત્યચોરી ટાળવાના મહત્વને વધુ સારી રીતે સમજી શક્યો છું નૈતિકતા સાથે સંબંધિત ફરીથી પ્રોજેક્ટ માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે સાહિત્યચોરી ચોક્કસ ટકાવારીથી વધુ સ્વીકારવામાં આવશે નહીં ગમે તે 10 15 20 ટકા અને સાહિત્યચોરીનું સ્તર તપાસવા માટે એક સાધન ઉપલબ્ધ હોવું જોઈએ અને સ્પષ્ટ સૂચનાઓ હોવી જોઈએ કે જો સાહિત્યચોરી ચોક્કસ ટકાવારીથી વધુ હોય તો અહેવાલ નકારી કાઢવામાં આવશે રુબ્રિક્સ માં સાહિત્યચોરીના પાસાને લગતા કેટલાક માપદંડકેટલાક વિશેષતાઓનો સમાવેશ થશે પ્રોજેક્ટ કાર્યએ મને સ્ત્રોતોના યોગ્ય શ્રેય આપવાના ના મહત્વને સમજવામાં મદદ કરી આ પણ નૈતિકતાનો એક ભાગ છે તેથી જ્યારે આપણે કોઈ સ્ત્રોતમાંથી માહિતી મેળવીએ છીએ ત્યારે યોગ્ય સંદર્ભ આપવો જરૂરી છે સ્ત્રોતોને યોગ્ય શ્રેય આપવું એ પણ મહત્વનું છે અને આ માર્ગદર્શિકામાં પણ બતાવી શકાય છે અને તે રૂબ્રિક્સ માં પણ હોઈ શકે છે અંતિમ પ્રોજેક્ટ પ્રસ્તુતિ માટેની તૈયારીએ મને બિન મૌખિક સંચારમાં વધુ સારી બનવામાં મદદ કરી સંચાર કૌશલ્યના ભાગ રૂપે તો શું તે બિન મૌખિક સંચાર ને વધુ સારું બનવામાં મદદ કરે છે "અમે આપેલ પ્રોજેક્ટ પ્રબંધન માર્ગદર્શિકાના આધારે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો" જો વિભાગ અમુક પ્રોજેક્ટ પ્રબંધન દિશાનિર્દેશો પ્રદાન કરે છે જેમ કે સમય સુનિશ્ચિત અથવા PERT CPM પ્રકારનો ઉપયોગ કરવા માટેનું સાધન અથવા ખર્ચ અંદાજ પૂરો પાડવા માટે ડિઝાઇન વિકલ્પોનો ઉલ્લેખ કરવો સીમાચિહ્નો ગોઠવવા ધ્યાન રાખવાનું છે સંસ્થાએ શું માર્ગદર્શિકા પ્રદાન કરી છે જો પ્રોજેક્ટ ને તે દિશાનિર્દેશોના આધારે અમલમાં મૂકવાનો હોય તો વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પ્રબંધનના પાસાઓ વિષે પણ જાણકારી મળશે જે ફરીથી અન્ય PO છે પ્રોજેક્ટ કાર્યથી મને સ્વતંત્ર રીતે શીખવામાં સહાય મળી ઘણી વાર પ્રોજેક્ટ ને લગતા સાહિત્યનો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો પડે છે અને તે માટે તેઓએ કાં તો પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ અથવા અન્ય ઉપલબ્ધ સાધનોથી માહિતી લેવી પડે છે સ્વતંત્રપણે શીખવામાં મને કેટલી હદે મદદ મળી અમારા પ્રોજેક્ટ માં અમે સ્થિરતાના પરિપ્રેક્ષ્યમાં અમારા દ્વારા પ્રસ્તાવિત તકનીકી ઉકેલોની ચર્ચા કરીએ છીએ ફરીથી માર્ગદર્શિકા જો એવું કહે છે કે સ્થિરતાના મુદ્દા માટે પ્રસ્તાવિત તકનીકી ઉકેલના સંબંધ સાથે કામ કરતો વિભાગ હોવો જોઈએ અને જો વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિ કરે છે તો આપણે એક પ્રશ્ન પૂછી શકીએ છીએ તેને સ્થિરતા સમસ્યા સમજવામાં કેટલી હદે મદદ કરી છે આપેલ કાર્યની ગુણવત્તાયુક્ત રજૂઆત કરવા માટે હવે મને પૂરો વિશ્વાસ છે પ્રસ્તુતિનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા રૂબ્રિક્સ વિદ્યાર્થીઓને પ્રસ્તુતિના મહત્વના પાસાઓને સમજવામાં મદદ કરી શકે છે તેથી હવે મને સંચાર કૌશલ્ય સાથે સંબંધિત આપેલ કાર્યની ગુણવત્તાયુક્ત રજૂઆત કરવાનો વિશ્વાસ છે પ્રોજેક્ટ કાર્યથી મને એવા તકનીકી સમાધાન આપવાનું મહત્વ સમજાયું જે સલામત સમાજ માટે સલામત અને પર્યાવરણને અનુકૂળ છે જો વિદ્યાર્થીઓને આ પાસાઓ લાગતો વિભાગ હોવો જરૂરી હોય તો આપણે નિકાસ સર્વેક્ષણમાં આ પ્રશ્ન પૂછી શકીએ છીએ અલબત્ત જો કોઈ માર્ગદર્શિકા આપવામાં આવી ન હોય અને જો કોઈ રૂબ્રિક્સ ન હોય અને વિદ્યાર્થીઓને આ મુદ્દાઓ પર આધારિત તેમના પ્રોજેક્ટ કરવા માટે વાસ્તવમાં મદદ ન કરવામાં આવે તો નિકાસ સર્વેક્ષણમાં આ પ્રશ્નો પૂછવા અયોગ્ય છે પરંતુ માની લઈએ કે આ પાસાઓ પર ધ્યાન આપવામાં આવે તો આપણે નક્કી કરી શકીએ છીએ કે વિદ્યાર્થીઓને તે મુદ્દાઓથી ખરેખર કેટલી હદે ફાયદો થયો છે આપણે તે ચોક્કસ PO સંબંધિત પ્રશ્નો નિકાસ સર્વેક્ષણમાં પૂછી શકીએ છીએ અને આનાથી આપણને આ PO વધુ સારી રીતે પ્રાપ્ત કરવામાં સાહત થશે કારણ કે ફક્ત અભ્યાસક્રમોથી જ આવા POની પ્રાપ્તિ કરવી ખૂબ જ મુશ્કેલ છે જો સંસ્થાઓ એ સુનિશ્ચિત કરવા માટે ધ્યાન આપે છે કે કયા પ્રકારની માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવે છે યોગ્ય રૂબ્રિક્સ પહેલેથી જણાવવામાં આવે છે અને પછી નિકાસ સર્વેક્ષણમાં આ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આપણે ચોક્કસપણે આવા POની વધુ સારી પ્રાપ્તિ માટે યોજના બનાવી શકીએ છીએ અભ્યાસ નાના પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ નિકાસ સર્વેક્ષણ તૈયાર કરો આપ નિયમિત અભ્યાસક્રમનો ભાગ હોય તેવા નાનો પ્રોજેક્ટ પસંદ કરી શકો છો જે અથવા સ્વતંત્ર અભ્યાસક્રમ તરીકે પ્રસ્તુત કરાયેલ નાનો પ્રોજેક્ટ હોય અંતિમ વર્ષના પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ સર્વેક્ષણ પત્ર તૈયાર કરો અભ્યાસના પરિણામો tale com પર મોકલવા બદલ આભાર આગળના એકમમાં આપણે તમામ મૂલ્યાંકનમાંથી માહિતીના સારાંશની પ્રક્રિયા અને સ્વયં માટે સારાંશ પ્રતિસાદ તૈયાર કરવાની પ્રક્રિયાને સમજીશું